આપણે પ્લાન સ્પેસ પ્લાનિંગ જોઈ રહ્યા છીએ અને આપણે છેલ્લા ક્લાસ માં જોયું હતું કે તેને વિવિધ નામો થી ઓળખવામાં આવે છે જેમ કે પાર્શિઅલ ઓર્ડર પ્લાનિંગ લીસ્ટ કમિટમેન્ટ પ્લાનિંગ વગેરે પ્લાન સ્પેસ પ્લાનિંગ અને સ્ટેટ સ્પેસ પ્લાનિંગ વચ્ચે નો ડિફરેન્સ એ છે કે પ્લાન સ્પેસ પ્લાનિંગ બધા શક્ય પ્લાન્સ ની સ્પેસ માં શોધે છે કોઈ પણ પ્લાન ને ફોર ટ્યુપલ તરીકે રજૂ કરવામાં આવે છે જેમાં પ્રથમ છે એકશન જેની અંદર વેરીએબલ ધરાવતા ઓપરેટર હોઈ શકે છે પછી ઓર્ડરીંગ લિંક્સ પછી કૉઝલ લિંક્સ અને પછી બાઈન્ડીંગ કન્સ્ટ્રેન્ટસ મૂળભૂત રીતે પ્લાન માં આ ફોર ટ્યુપલ હોય છે અને આપણે જોયું છે કે π0 માં 2 એક્શન્સ હોય છે A0 અને A∞ તેમાં એક ઓર્ડરિંગ લિંક છે જે કહે છે કે A0 હંમેશા A પહેલા હશે આમાં બાઈન્ડીંગ કન્સ્ટ્રેન્ટસ નથી અને કૉઝલ લિંક્સ પણ નથી અને તે હંમેશાં પ્લાન સ્પેસ પ્લાંનિંગ માં સર્ચ માટે શરૂઆત ની સ્થિતિ હોય છે અને જો તમને યાદ હોય તો આ A0 એક્ટિવિટી છે જેની કોઈ પ્રિકન્ડિશન્સ નથી અને પોસ્ટકન્ડિશન સ્ટાર્ટ સ્ટેટ છે દરેક વસ્તુ ના સ્ટાર્ટ સ્ટેટ માં જે પણ હોય તે A0 એક્ટિવિટી ની ઈફેક્ટ્સ છે અને A∞ એ એક્શન છે જે ગોલ પ્રેડિકેટ નો ઉપયોગ કરે છે તેની કોઈ ઇફેક્ટ નથી તેથી આવા સ્પેસ માં જે સ્ટાર્ટ નોડ હોય છે તે બે એક્શન ની જોડી હોય છે અને તેમની વચ્ચે ઓર્ડરિંગ કન્સ્ટ્રેન્ટસ હોય છે ચાલો આપણે પ્રથમ એલ્ગોરિધમ્સ લખીશું પ્લાન સ્પેસ પ્લાનિંગ માટે ઉચ્ચ સ્તરીય એલ્ગોરિધમ 0થી પ્રારંભ થાય છે જે ઇનિશિયલ પ્લાન છે અને આપણે પ્લાન ને દર્શાવવા માટે π નો ઉપયોગ કરીશું સૌપ્રથમ π0 માટે π અને પછી આપણે ફલૉ ની ચર્ચા કરીશું પ્લાન સ્પેસ પ્લાનિંગ માં મૂળભૂત વ્યૂહરચના એ છે કે ફલૉસ માટે પ્લાન નું નિરીક્ષણ કરવું અને તે ફલૉસ ને એક પછી એક હટાવવાનો પ્રયાસ કરવો અને તમે અહીં નૉન ડિટરમિનિસ્ટિક ઓપરેટર નો ઉપયોગ કરી રહ્યા છો જયારે આપણે ફલૉના સમૂહમાંથી કેટલાક ફલૉ પસંદ કરીએ છીએ તો તે રિસોલ્વર માટે સર્ચ કરે છે અને તે 1 કરતા વધારે હોઈ શકે છે જો રિસોલ્વર નો સેટ ખાલી હોય તો તમે પ્લાન શોધી શકતા નથી અથવા રિઝોલ્વર r પસંદ કરો જે સેટ R માં થી છે rR ફરીથી આપણે ધારીએ છીએ કે નૉન ડિટરમિનિસ્ટિક તરીકે આપણે યોગ્ય પસંદગી કરીશું અને એટલા માટે આ સ્ટેજ પર આપણે ખાલી રાખીશું અલબત્ત મને ખાતરી છે કે હવે તમે આ વિચાર રાખો છો કે આની જેવા ડીટરમિનીઝમ અલ્ગોરિધમ્સ માં મૂળભૂત રીતે બેક ગ્રાઉન્ડ પર સર્ચ ચાલે છે તમે આ સમૂહમાંથી એક ફલૉ ઓળખશો અને તેને હલ કરવાનો પ્રયત્ન કરશો અને પછી તમે બેક ટ્રેક નો પ્રયાસ કરી આગળ નો ફલૉ ઓળખવાનો પ્રયત્ન કરશો અને તેને હલ કરશો તેવી જ રીતે તમે ફલૉ નો ઉપયોગ કરવા અને આગળ ધપાવવા માટે એક રિઝોલ્વર પસંદ કરશો અને જો તમે ડેડ એન્ડ પર આવી જાઓ તો તમે બેક ટ્રેક કરશો અને આગલા રિઝોલ્વર નો પ્રયાસ કરશો આ નોનડિટરમિનીસ્ટિક CHOOSE ઓપરેટર્સ છે જેનાથી આપણે પરિચિત છીએ આપણે માની લઈશું કે કોઈક રીતે આપણે સાચો ફ્લૉ પસંદ કર્યો છે તેથી આ એલ્ગોરિધમ પ્રકૃતિમાં નોનડિટરમિનીસ્ટિક છે ધારો કે આપણી પાસે APPLY માટે એક ઓપરેટર છે આપણે ફ્લૉ ના રિસોલ્વર નો સેટ શોધી રહ્યા છીએ આપણે 1 રિસોલ્વર r પસંદ કરી રહ્યા છીએ અને તેને π પર લાગુ કરી રહ્યા છીએ જેનો અર્થ થાય છે કે પ્લાન માં થી ફ્લૉ ને કોઈક રીતે દૂર કરો અને પછી પ્લાનને અપડેટ કરો જ્યાં સુધી પ્લાન માં ફલૉ છે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખો અહીં થી ફક્ત π રીટર્ન કરીશું પરંતુ જ્યારે આપણે વચ્ચે ના ફલૉ માટેના રિઝોલ્વર નથી મળતા તો આપણે રીટર્ન થઈશું અને પછી આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ત્યાં 2 પ્રકાર ના ફલૉ છે એક ઓપન ગોલ્સ છે અને બીજું થ્રેટ છે તો ચાલો સસ્મેન એનોમલી Sussmans Anomaly ની ચર્ચા કરીએ આપણે પહેલાં જોયું હતું કે ગોલ સ્ટેક પ્લાનિંગ જેવા અલ્ગોરિધમ્સ જે ગોલ્સ ને તોડી ને તેનું સોલ્યુશન લાવે છે અને લિનીઅર પ્લાનિંગ કરે છે અને આપણને બતાવવામાં આવ્યું છે કે OnAB અને OnBC જેવા ગોલ સેટ વાળી સમસ્યા આ સિસ્ટમમાં 2 ગોલ્સ ધરાવતા A∞ દ્વારા રજૂ કરવામાં આવશે આ સસ્મેન એનોમલી છે ગોલ સ્ટેટ્સ OnAB અને OnBC હતા અને સ્ટાર્ટ સ્ટેટ OnAC છે અને B ટેબલ પર છે A ટેબલ પર છે તમે A0 દ્વારા રજૂ કરી શકો છો જેના કોઈ ઇનપુટ નથી અને અહીં આ બધું હશે જેમ કે ArmEmpty વગેરે તમને યાદ હશે કે આપણે વન આર્મ રોબોટ સાથે કાર્ય કરી રહ્યા છીએ આ OnTable છે એ સિવાય Clear OnTable OnCA તથા Clear છે આ સ્ટાર્ટ એક્શન છે આ એન્ડ એક્શન છે અને આ 3 બ્લોક્સ ની સરળ સસ્મેન એનોમલી છે આપણે અગાઉ કહ્યું હતું કે જો તમે OnAB અને OnBC જેવા ગોલ ને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો તો તમે તેને એક પછી એક પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી શકો જેમ કે પ્રથમ હું OnAB સંપૂર્ણ રીતે હલ કરીશ પછી હું સંપૂર્ણપણે OnBC હલ કરીશ તમે આવું કરી શકતા નથી કારણ કે જ્યારે તમે બીજો ગોલ કરો ત્યારે તે પહેલો ગોલ કે જે તમે પહેલા પ્રાપ્ત કર્યો છે તેને બગાડી શકે છે તેથી આપણે આ ગોલ્સ ને નોન સિરિઅલાઈઝેબલ ગોલ્સ કહીશું પ્લાન સ્પેસ પ્લાનિંગ આવી સમસ્યાઓ હલ કરવાની અને શ્રેષ્ઠ ઉપાય શોધવાની સંભાવના પ્રદાન કરે છે જો તમે આ સમસ્યા માટે તમારા મનમાં સોલ્યુશન કરો છો જ્યાં આ એક સ્ટાર્ટ સ્ટેટ છે અને પેલું ગોલ સ્ટેટ છે શ્રેષ્ઠ સોલ્યુશન એ 6 સ્ટેપ્સ નું સોલ્યુશન છે તમે પ્રથમ A પર થી C ને અનસ્ટેક કરી ને ટેબલ પર મુકો છો પછી B ને C પર મૂકો જે 2 વધુ એક્શન્સ છે ત્યારબાદ C પર A ને મુકો જે પ્લાન માં 2 વધુ એક્શન્સ છે ગોલ સ્ટેક પ્લાનિંગ ક્યારેય આ 6 સ્ટેપ્સ નો પ્લાન શોધી શકશે નહીં પરંતુ પ્લાન સ્પેસ પ્લાનિંગ તેને શોધી શકે છે તેથી આપણને તેમાં રસ છે પ્લાનમાં 2 પ્રકાર ના ફલૉ છે એક ઓપન ગોલ્સ અથવા ઓપન સબગોલ્સ છે આ પાર્શિઅલ પ્લાન જેમાં માત્ર 2 એક્શન્સ A0 અને A∞ છે તેમાં 2 ફલૉ છે અને તે 2 ઓપન ગોલ્સ છે ત્યાં એવું કઈ જ નથી જે આપણને આ 2 પ્રેડિકેટ્સ સપ્લાય કરે આપણને એક એક્શન જોઈએ છે જે આ પ્રેડિકેટ્સ ને સપ્લાય કરશે બીજા શબ્દોમાં કહીએ તો દરેક ઓપન ગોલ્સમાં સપોર્ટિંગ કૉઝલ લિંક હોવી જરૂરી છે જેનો અર્થ છે કે આપણી પાસે અહીં કેટલીક એક્શન્સ હોવી જરૂરી છે જે આ પ્રેડિકેટ્સ પેદા કરે છે ધારો કે M એક બ્લોક છે અને Pickup એ એક એક્શન છે તેથી હું આ ઉપર થી નીચે તરફ દોરી રહ્યો છું કારણ કે ઘણા પુસ્તકો માં આ રીતે છે અહીં A0 છે અહીં A∞ છે અને ઉપરથી નીચે ઓર્ડરિંગ લિંક હશે જે હું દોરીશ નહીં કારણ કે આપણે અહીં અમૂક એક્શન્સ વિશે જ ચર્ચા કરીશું અને પછી આપણી પાસે કોઈ એક્શન StackN y છે હું આ પ્રશ્નાર્થ ચિહ્ન નો ઉપયોગ વેરીએબલ્સ દર્શાવવા માટે કરીશ તો N એ એક કોન્સ્ટન્ટ છે જેનો અર્થ છે બ્લોકનું નામ N છે અને y એક વેરીએબલ છે આપણે નથી જાણતા કે તમે કયા બ્લોકને N પર સ્ટેક કરશો આ બધી ઓર્ડરિંગ લિંક્સ છે ધારો કે આની પ્રિકન્ડિશન્સ માં થી એક Clear છે અલબત્ત ત્યાં બીજી પ્રિકન્ડિશન્સ છે જેમ કે ArmEmpty અને M ટેબલ પર હોવો જોઈએ તેમાંની એક Clear છે ચાલો આપણે કહીએ કે આ ઓપન સબગોલ છે શું તમે આ ઓપન ગોલ્સ ના ફલૉ અથવા ભૂલો દૂર કરી શકો છો હવે બે શક્યતાઓ છે એક તે છે કે પ્લાનમાં અસ્તિત્વમાં રહેલી એક્શન જ પ્રેડિકેટ સપ્લાય કરી શકે છે જેનો અર્થ છે કે પહેલેથી જ કોઈક રીતે એક્શન કરવામાં આવે છે અને તમે તે એક્શન થી આ એક્શન સુધી કૉઝલ લિંક સ્થાપિત કરી શકો છો ઓર્ડરિંગ લિંક્સ કન્સિસ્ટન્ટ છે અને તેનો અર્થ એ છે કે તેમાં કોઈ ચક્ર નથી બીજો વિકલ્પ છે નવી એક્શન ઉમેરવી ઉદાહરણ તરીકે આ પરિસ્થિતિમાં એવી કોઈ એક્શન નથી કે જે OnAB અથવા OnBC સપ્લાય કરી શકે તેથી આપણે નવી એક્શન ઉમેરવી પડશે ઉદાહરણ તરીકે આપણે એક્શન તરીકે StackAB લઇ શકીએ છીએ અને આ OnAB સુધી કૉઝલ લિંક છે કે જે ઓપન ગોલ્સને હલ કરવાની બીજી રીત છે તે પ્લાનમાં નવી એક્શન ઉમેરવા માટે છે કે આપણે કોઈ એક્શન કેવી રીતે ઉમેરીશું આપણે એક્શન્સના આ સમૂહમાં એક્શન ઉમેરીએ છીએ પછી આપણે આ નવી એક્શન થી આ પ્રેડિકેટ સુધી એક કૉઝલ લિંક ઉમેરીએ છીએ અને તેનો અર્થ એ છે કે અહીં કેટલીક ઓર્ડરિંગ લિંક છે અને જો ત્યાં કોઈ કન્સ્ટ્રેઇન્ટ્સ હોય ઉદાહરણ તરીકે તમે કહેવા માંગો છો Stackxy ને ઉમેરો જ્યાં xA અને yB હોય પરંતુ તે ભાગ અત્યારે છોડી દઈશું તે જ રીતે તમે કહી શકો છો કે આ StackBC દ્વારા પ્રાપ્ત થયું છે આપણે પ્લાન સ્પેસ પ્લાનિંગ માં ઓપન ગોલ્સનું નિરાકરણ કરી રહ્યા છીએ તે હજી પણ બેકવર્ડ રિઝનિંગ જેવું છે કારણ કે ઓપન ગોલ્સ ફક્ત ગોલ સ્ટેટમાં હોય છે પરંતુ તે શક્ય છે કે તમે પ્રથમ કેટલાક ઓપન ગોલ્સને સમાપ્ત કરો અને પછી અહીં જાઓ આમાં સર્ચ માટે કોઈ નિશ્ચિત ઓર્ડર નથી અહીં પ્લાન સ્પેસ પ્લાનિંગ ની બાબતમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કે સ્ટેટ સ્પેસ પ્લાનિંગ માં એક્શનની પસંદગી અને એક્શનની સ્થિતિ બંને એક સાથે હતા ઉદાહરણ તરીકે ફોરવર્ડ સ્ટેટ સ્પેસ કહેશે કે આ આગળની એક્શન છે તેથી જેનો અર્થ એ છે કે એક્શન પસંદ કરો તે પણ આગળની સ્થિતિ સેટ કરો કારણ કે પ્લાન એ એક્શન્સ નો લિનીઅર ક્રમ છે તે જ રીતે બેકવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ પણ છે પ્લાન સ્પેસ પ્લાનિંગમાં આપણે આ એક્શન StackAB અને StackBC પસંદ કરી છે પરંતુ આપણે તેમની વચ્ચે પહેલેથી જ કોઈ સંબંધ વિશે કંઇ કહીશું નહીં આપણે એક્શન ની પસંદગી કરવાનું અને ક્રમમાં ઉતારવા માટેના કાર્યને અલગ કરીએ છીએ જેથી તે પછી સ્વતંત્ર રીતે થાય સૈદ્ધાંતિક રૂપે આ પ્રથમ વચ્ચેની કેટલીક એક્શન પસંદ કરવાની મંજૂરી આપે છે ઉદાહરણ તરીકે જો તેમની પાસે પ્લાનમાં ખૂબ અગત્ય કંઈક છે અને આપણે જાણતા હતા કે તે અગત્ય છે તો આપણે તેને વચ્ચે પસંદ કરી શકીશું અને આપણે એક જગ્યા A થી બીજી જગ્યા B સુધી જવાના ઉદાહરણમાં પસંદગી કરીશું જો અહીંથી અહીં જવા માટે ઉદાહરણ તરીકે હું એમ કહીશ કે મારે પહેલા દિલ્હી જવાની જરુર છે અને મેં તે એક્શનને વચ્ચે મૂકી દીધી છે તેથી પ્લાન સ્પેસ પ્લાનિંગ તમને તે કરવાની મંજૂરી આપે છે પરંતુ આ પ્રકારનું રિઝનિંગ જે અવ્યક્ત છે તે પ્લાનમાં હજી વધુ સંરચના ની જરૂર છે અને સંરચના અધિક્રમિક પ્રકૃતિની હશે તેથી તમારી ટોચ ની એક્શન્સ અને નીચે ની એક્શન્સ કે જેની તમે વિચારણા કરી રહ્યા નથી તેની વ્યાખ્યા આપો અહીં આપણે એક્શન સ્તર પર કાર્ય કરી રહ્યા છીએ તેથી તે અમુક અંશે બેકવર્ડ સર્ચ જેવું છે આપણી પાસે આ Clear છે અને ચાલો કહીએ કે Clear મેળવવા માટે કોઈ UnStack xM એક્શન જોઈશે હું કૉઝલ લિંક માટે ડોટેડ લાઇનનો ઉપયોગ કરીશ તેનો અર્થ છે કે આ આને ઉત્પન્ન કરે છે અને આ તેનો ઉપયોગ કરે છે આ પહેલાં આ બન્યું હતું હવે આ એક્શન ને આ પ્લાનમાં ઉમેરીએ તો શું થશે આપણે આમાં શું કરીએ છીએ પહેલેથી જ મારા પ્લાનમાં આ 4 એક્શન્સ છે જેમાં ની 2 સ્ટાર્ટ એક્શન છે અને પછી મેં આ એક્શન UnStack xM ઉમેરી કારણ કે હું Clear ને હલ કરવા માંગું છું પરંતુ તે ક્ષણે મારી પાસે આ પ્લાનનું માળખું છે તેમાં એક થ્રેટ જેવી એક ખામી છે થ્રેટ એ છે કે અહીં કૉઝલ લિંક છે મૂળભૂત રીતે થ્રેટ એ કૉઝલ લિંક માટે જ હશે હંમેશાં કંઈક કૉઝલ લિંકને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરે છે કૉઝલ લિંક શું કરે છે કૉઝલ લિંક કહે છે કે આ એક્શન Clear નું ઉત્પાદન કરી રહી છે અને Pickup એક્શન તેનો ઉપયોગ કરે છે મેં મારા પ્લાનમાં કૉઝલ લિંક સ્થાપિત કરી હવે કારણ કે અહીં વેરીએબલ્સ શામેલ છે એ હકીકતને આપણે જાણતા નથી કે આ 3 એક્શન્સનો ક્રમ શું છે અલબત્ત આપણે જાણીએ છે કે Pickup પહેલા UnStack xM આવશે પરંતુ StackN y પેહલા આવશે કે પછી તે આપણે જાણતા નથી હવે ત્યાં એક પોટેન્શિયલ થ્રેટ છે કે એક્શન StackN y તે UnStack xM અને Pickup આ 2 એક્શન્સ વચ્ચે આવશે અને yM હશે જેનો અર્થ એ છે કે Pickup માટે Clear જરૂરી છે પરંતુ જો આ StackNM થાય છે અને તે આ 2 એક્શન્સ વચ્ચે થાય છે તો ચાલો આ એક ખતરો છે આ વિચારણાને ધ્યાનમાં રાખીને કે UnStack xM પ્રથમ થાય છે આ પછી StackN y થાય છે ત્રીજા સ્થાને એક્શન Pickup છે અને શક્યતા છે કે yM થઈ શકે છે પછી તમે આ કૉઝલ લિંકને નષ્ટ કરતી વિગતો જોઈ શકો છો કારણ કે Pickup માટે Clear ની આવશ્યકતા છે આ એક્શન આ કૉઝલ લિંક માટે ખતરો છે જેની આપણે છેલ્લા વર્ગમાં ચર્ચા કરી છે એક્શન થ્રેટ હોઈ શકે છે અહીં જ્યારે તમે થ્રેટ કહો છો ત્યારે તે પોટેન્શિયલ થ્રેટ છે જે કૉઝલ લિંકને અલગ કરે છે હવે StackN y ની ઈફેક્ટ્સ Clear y છે પ્રિકન્ડિશન્સ ઉપર હશે અને ઈફેક્ટ્સ હંમેશા નીચે હશે ચાલો આપણે તેને p કહીએ તેનો મતલબ એક્શન Pickup માટે p ની જરૂર છે જેનો અર્થ છે કે p તેનો નાશ કરી શકે છે બીજા શબ્દો માં કહીએ તો yM હોઈ શકે છે એક્શન StackN y તે UnStack xM પછી થાય છે અને Pickup ની પહેલા થાય છે તેથી આ 3 શરતો બનવાની હતી yM UnStack xM અને StackN y વચ્ચે ઓર્ડરિંગ લિંક અને StackN y અને Pickup વચ્ચે ઓર્ડરિંગ લિંક તો પછી આ થ્રેટ સત્ય થશે અને હવે મારો પ્લાન તે માન્ય પ્લાન નથી કારણ કે Clear હવે ઓપન ગોલ બનશે કારણ કે એક કૉઝલ લિંક આને પૂર્ણ હતી પરંતુ આ એક્શન દ્વારા તે કૉઝલ લિંક નષ્ટ થઈ ગઈ છે થ્રેટ એ પ્લાન માટે એક અલગ પ્રકાર નો ફલૉ છે અહીં તે એક સરળ ઓપન ગોલ છે કારણ કે તે અન્ય પ્રકાર ના પણ થ્રેટ છે તો તેનું સોલ્યુશન કઈ રીતે કરવું તમે 3 રીતે તેને રીઝોલ્વ કરી શકો પ્રથમ છે સેપરેશન જે આ ઉદાહરણમાં છે તેનો મતલબ છે બાઈન્ડિંગ કન્સ્ટ્રેઇન્ટ્સ ને ઉમેરો અને ખાતરી કરો કે આ એકીકૃત થઈ શકતું નથી તેનો અર્થ એ છે કે બાઈન્ડિંગ કન્સ્ટ્રેઇન્ટ્સ ને સેટ કરવા માટે yM નો ઉમેરો કરવો તેવું કર્યા પછી હું M પર N સ્ટેક કરતો નથી હું કંઈક બીજા પર N ને સ્ટેક કરીશ જેનો અર્થ એમ કે જે પણ x ને M પર સ્ટેક કરવાનો છે તેના માટે Clear છે તે થ્રેટ નું સોલ્યુશન કરવાની એક રીત છે બીજી રીત ને ડિમોશન કહેવામાં આવે છે આપણે સામાન્ય શબ્દોમાં કહીએ કે એક્શન A લિંક A1 P A2 માટે એક થ્રેટ છે અહીં P એક પ્રેડિકેટ છે A1 અને A2 એક્શન્સ છે હવે એક રસ્તો છે કે P અલગ છે તે સેપરેશન છે બીજો રસ્તો ડિમોશન છે જે કહે છે કે એક્શન A તે Pickup પછી થાય છે તેનો મતલબ છે એક લિંક ઉમેરો જ્યાં A પહેલા A2 થાય છે A2 A અહીં હું ઓર્ડરિંગ લિંક ને યોગ્ય જગ્યા એ આ સેટ માં ઉમેરું છું જ્યારે હું બાઈન્ડિંગ કન્સ્ટ્રેઇન્ટ્સ ઉમેરું ત્યારે મારે આ સેટ માં ઉમેરવું જરૂરી છે હું એક્શનને નીચે મૂકી શકું છું અને તેથી આપણે કહીએ કે તેને ડિમોટ કરવામાં આવ્યું છે તે પણ થ્રેટ નું સોલ્યુશન આપે છે કારણ કે તે પછી Clear ને બગાડતું નથી કરતું કારણ કે આ બધું પછી થી બનશે ત્રીજું છે પ્રોમોશન એટલે કે A પહેલા A1 થાય છે A1 A ને ઓર્ડરિંગ લિંક્સ ના સેટ માં ઉમેરો આપણી પાસે 5 રિઝોલ્વર્સ છે ઓપન ગોલ્સ માટે 2 રિઝોલ્વર છે હું ફક્ત જૂની એક્શન અથવા અસ્તિત્વમાં રહેલી એક્શન છે અને બીજું છે નવી એક્શન ઓપન ગોલ્સ ને ઉકેલવા માટે કાં તો કેટલીક પ્રવર્તમાન એક્શનને શોધો જે પ્રેડિકેટ સપ્લાય કરી શકે આવું ન થાય તો તમે નવી એક્શન ઉમેરી શકો કારણ કે હાલની એક્શનમાં જૂની એક્શન્સ ઉમેરવાથી કન્સ્ટ્રેઈન્ટ્સ નું ઉલ્લંઘન થઈ શકે છે કે એક્શનમાં કોઈ ચક્ર હોવું જોઈએ નહીં આ બધા ઓપન ગોલ્સ માટે છે અને આ થ્રેટ માટે છે અલ્ગોરિધમ વારંવાર ફલૉ પસંદ કરવાનું આ ચક્ર પૂરું કરશે આપણા પ્રારંભિક પ્લાન માં 2 ફલૉ છે તે 2 ઓપન ગોલ્સ છે તે બંને માટે રિસોલ્વર પસંદ કરવાના જેમ કે નવી એક્શન ઉમેરવી એક્શનમાં કોઈ વધુ ફલૉ ન રહે ત્યાં સુધી આને ચાલુ રાખવાનું ધારો કે આ એક ફ્લો છે અને જો તેમાં ચક્ર હોય તો તેનું નિરાકરણ કરવામાં આવેલ છે પરંતુ આ એક્શન્સની તેમની પોતાની જરૂરિયાતો છે StackBC ને Holding અને Clear ની જરૂર છે OnBC સિવાય તે ArmEmpty અને Clear ઉત્પન્ન કરે છે તો ચાલો આપણે માની લઈએ કે Clear એ StackBC ની ઈફેક્ટ છે જયારે તમે B ને C થી અનસ્ટેક કરવા જાઓ ત્યારે ફક્ત B ને પકડવાથી Clear નથી મળતું જયારે તમે B ને નીચે મુકો છો ત્યારે Clear મળે છે તેવી જ રીતે StackAB ને Clear અને Holding ની જરૂર પડે છે અને તે ArmEmpty અને Clear ઉત્પન્ન કરે છે આ બધા ઓપન ગોલ્સ છે જ્યારે પણ આપણે નવી એક્શન ઉમેરીએ ત્યારે બધી પ્રિકન્ડિશન્સ ઓપન ગોલ્સ હોય છે પછી આપણે ફલૉ શોધીએ છીએ અને તેનું નિરાકરણ લાવીએ છીએ જેમ કે Clear તરફ જુઓ આ એક્શન Clear ઉત્પન્ન કરી રહી છે મારી પાસે હાલની એક્શન છે જે Clear પૂરું પાડે છે તેથી હું એક ઓર્ડરિંગ લિંક ઉમેરીશ કે આ એક્શન અથવા આ Clear આ દ્વારા ઉપયોગ માં આવે છે હું આ બંને એક્શન વચ્ચે એક ઓર્ડરિંગ લિંક ઉમેરીશ પહેલા C પર B ને સ્ટેક કરવું જરૂરી છે જે Clear ઉત્પન્ન કરશે અને ત્યારબાદ હું Clear નો ઉપયોગ કરીશ જ્યારે હું A ને B પર સ્ટેક કરીશ તમે જોઈ શકો કે તમારે પહેલા C પર B ને અને પછી B પર A ને સ્ટેક કરવું પડશે આ ભાગ યોગ્ય રીતે થાય છે હવે ચાલો આપણે Holding પર ધ્યાન દઈએ Holding માટે Pickup જરૂરી છે તેવી જ રીતે Holding માટે Pickup જરૂરી છે ચાલો આપણે આ ક્રમમાં આ કરી રહ્યા છીએ Pickup અન્ય વસ્તુ પણ ઉત્પન્ન કરશે જેમ કે ArmEmpty એટલે કે તે ArmEmpty ને ડીલીટ કરશે Pickup અને Pickup ને પ્રેડિકેટ તરીકે ArmEmpty જોઈએ છે તે જ રીતે Pickup પણ ArmEmpty ઉત્પન્ન કરશે Pickup માટે OnTable ArmEmpty અને Clear જરૂરી છે તેવી જ રીતે Pickup માટે OnTable ArmEmpty અને Clear જરૂરી છે અવલોકન કરો કે આપણી પાસે અહીં ઓપન ગોલ Clear છે જે હું એક્શન StackBC દ્વારા પૂરું કરી શકું છું પરંતુ આપણે તે પસંદ કરી શકતા નથી કારણ કે પછી આપણે કહેવું પડશે કે Pickup પહેલા StackBC થાય છે અને આપણે પહેલાથી જ નક્કી કર્યું છે કે StackBC પહેલાં Pickup થાય છે અહીં તમે એક કૉઝલ લિંક ઉમેરી છે Pickup Holding ઉત્પન્ન કરે છે જેનો StackBC દ્વારા ઉપયોગ કરવામાં આવે છે જયારે આપણે આ લિંકને ઉમેરીએ છીએ ત્યારે આપણે ઓર્ડરિંગ લિંક પણ ઉમેરીએ છીએ એકવાર આ દિશા માં ઓર્ડરિંગ લિંક ઉમેર્યા પછી તેના થી વિરુદ્ધ દિશા માં ઓર્ડરિંગ લિંક ઉમેરી શકતા નથી આપણે આને પસંદ કરી શકતા નથી તો ચાલો આપણે Clear ને ઓપન ગોલ્સ તરીકે પસંદ કરીએ A માંથી કંઈક જેમ કે x અનસ્ટેક કરો અને તે Clear આપશે Clear તે એક્શન Unstack xA ની ઈફેક્ટ બનશે અને તે Holding x અને બીજી વસ્તુઓનું ઉત્પાદન પણ કરે છે Unstack xA માટે On xA જરૂરી છે આપણે તેને આ રીતે ઉત્પન્ન કરી શકીએ છીએ આ સ્ટાર્ટ એક્શનની ઈફેક્ટ OnCA છે જો તમે કહો કે xC પછી આપણે આ કૉઝલ લિંક અહીં સ્થાપિત કરી શકીએ બીજી જરૂરી પ્રિકન્ડિશન ArmEmpty છે તે પણ A0 દ્વારા ઉત્પન્ન થાય છે અને ત્રીજી પ્રિકન્ડિશન Clear છે માફ કરશો અહીં Clear હોવું જોઈએ તેથી UnstackCA માટે 3 પ્રિકન્ડિશન્સ જોઈએ OnCA ArmEmpty અને Clear તે બધી કંડિશન્સ ઇનિશીઅલ સ્ટેટ માં ટ્રુ છે તે A0 દ્વારા ઉત્પન્ન થાય છે તેથી આપણે આ 3 કૉઝલ લિંક્સ સ્થાપિત કરીએ છીએ હવે અહીં આ કૉઝલ લિંક જુઓ A0 તે ArmEmpty ઉત્પન્ન કરી રહ્યું છે અને તે UnstackCA દ્વારા ઉપયોગ માં લેવાય છે તે અહીં એક્શન Pickup દ્વારા ખતરા માં છે કારણ કે Pickup ક્યારે થશે તે આપણે સેટ નથી કર્યું આપણે ફક્ત એટલું જાણીએ છીએ કે પહેલા A0 થાય છે પછી આપણે A થી C અનસ્ટેક કરીએ છીએ પછી Pickup થશે અહીં અવલોકન કરો કે UnstackCA પછી તરત જ Pickup થઈ શકતું નથી એકવાર તમે A થી C અનસ્ટેક કરો ત્યારે આપણે C પકડી રાખીએ છીએ Holding તે ArmEmpty અને Holding ઉત્પન્ન કરે છે તેથી UnstackCA પછી તરત જ Pickup થઈ શકતું નથી કારણ કે Pickup ને પણ ArmEmpty ની જરૂર પડે છે પરંતુ આપણા પ્લાન માં નક્કી છે કે Pickup પહેલા UnstackCA થવું જ જોઈએ આપણે એવું નથી કહ્યું કે Pickup અને UnstackCA વચ્ચે કોઈ એક્શન ન હોવી જોઈએ ફક્ત એક જ વસ્તુ સેટ કરી છે કે તમે A થી C અનસ્ટેક કરો અને પછી કોઈક સમયે તમે A ને B પર સ્ટેક કરો પરંતુ તમે A ને B પર સ્ટેક કરો તેના થોડા સમય પહેલાં તમે B ને C પર સ્ટેક કરો StackBC પહેલા Pickup જરૂરી છે પરંતુ હવે આ એક થ્રેટ છે Pickup ની ઈફેક્ટ ArmEmpty તે A0 અને UnstackCA વચ્ચે ની કૉઝલ લિંકને ખલેલ પહોંચાડી શકે છે આપણી પાસે આ 3 વિકલ્પ ઉપલબ્ધ છે અહીં સેપરેશન શક્ય નથી કારણ કે ત્યાં કોઈ વેરીએબલ્સ નથી પ્રોમોશન પણ શક્ય નથી કારણ કે A0 એ હંમેશા પહેલી એક્શન હોય છે અને પહેલાં કશું થતું નથી એકમાત્ર વિકલ્પ રહે છે તે ડિમોશન છે જેનો અર્થ છે કે UnstackCA પછી જ Pickup થવું જોઈએ એનો અર્થ એ કે આપણે તેમની વચ્ચે એક ઓર્ડરિંગ લિંક રજૂ કરીએ છીએ ચાલો આમાંના એક મુદ્દાને આપણે સંબોધિત કરીએ આ ArmEmpty તરફ નજર કરો આપણે તેને સ્ટાર્ટ એક્શન થી કનેક્ટ કરી શકીએ નહીં અહીં કોઈક એક્શન જરૂરી છે જેની ઈફેક્ટ ArmEmpty હોય ઉદાહરણ તરીકે PutDown y ને Holding y ની જરૂર પડશે આ ઓપન ગોલ Holding દ્વારા સંતુષ્ટ થતો જોઇ શકાય છે yC કરી શકાય છે આપણે અત્યાર સુધી કઈ એક્શન્સ કરી છે આપણી પાસે UnstackCA છે Pickup છે PutDown છે અહીં y ના બદલે C હશે તેથી આપણને જોઈતી બધી 6 એક્શન્સ મળી અને હું આ એક નાના અભ્યાસ તરીકે છોડી દઉં છું તમે જોશો કે હવે આમાં ના બધા ફલૉ ને દૂર કરી શકો છો તમે એક થ્રેટ ને દૂર કરવા માટે ઓર્ડરિંગ કન્સ્ટ્રેઈન્ટ ઉમેરી શકો છો ઉદાહરણ તરીકે આપણે Holding y અથવા Holding ને Pickup સાથે કનેક્ટ કરી શકીએ છીએ પ્રથમ એક્શન કે જે આપણે કરી શકીએ છીએ તે UnstackCA છે તેના થોડા સમય પછી Pickup હોવું જોઇએ અને તે પછી PutDown હોવું જોઈએ આપણે ફક્ત એટલું જાણીએ છીએ કે આ પછી તે થાય છે PutDown પછી આપણે Pickup લેવી જ જોઇએ Pickup પછી આપણે StackBC લઈશું StackBC ના થોડા સમય પછી આપણે StackAB લઈશું તે પૂર્ણ પ્લાન નથી કારણ કે તમે StackBC પછી તરત જ StackAB કરી શકતા નથી StackAB ની પ્રિકન્ડિશન Holding છે તમે જોઈ શકો છો કે Holding તે Pickup ની ઈફેક્ટ અને StackAB ની પ્રિકન્ડિશન છે તમારે જોવું પડશે કે એક્શન નો ક્રમ આ રીતે રહે UnstackCA PutDown Pickup StackBC તેના પછી StackBC અને Pickup વચ્ચે લિંક ઉમેરવાની જરૂર છે StackBC પછી જ Pickup થવું જોઈએ આવું શા માટે થવું જોઈએ એ તમારા માટે એક અભ્યાસ છે અહીં કોઈક ફલૉ ને હલ કરવાની જરૂર છે ઉદાહરણ તરીકે Pickup માટે ArmEmpty જરૂરી છે અને StackBC તે ArmEmpty ઉત્પન્ન કરે છે અંતે આપણી પાસે આ ક્રમ હશે UnstackCA PutDown Pickup StackBC Pickup Holding અને StackAB આપણે આ ચોક્કસ ઉદાહરણમાં લિનીઅર પ્લાનની અપેક્ષા રાખીએ છીએ કારણે કે આપણી પાસે અહીં વન આર્મ રોબોટ છે અને તમે એક સમયે ફક્ત એક જ કાર્ય કરી શકો છો હવે કોઈ અન્ય પ્રકારનાં ડોમેન્સ હોય ઉદાહરણ તરીકે આ જૂતાની ડોમેન કે જેની પહેલા ચર્ચા કરી ડાબું મોજું પહેરો જમણું મોજું પહેરો ડાબું પગરખું પહેરો જમણું પગરખું પહેરો તેમાં અંતિમ પ્લાન માં લિનીઅર ઓર્ડર હોવો જરૂરી નથી તમે પ્રથમ બંને મોજાં અને પછી બંને પગરખાં પહેરી શકો છો કોઈપણ પાર્શિઅલ ઓર્ડરનું રેખીયકરણ અથવા તેનું ટોપોલોજીકલ સૉર્ટ તે માન્ય પ્લાન હોવો જોઈએ આ શરત સાથે શરૂઆત કરવામાં આવી છે પરંતુ તમામ રેખીયીકરણને તપાસવા ના સાથે હવે આપણે જોઈએ છીએ કે તેમાં કોઈ ભૂલ અથવા ફલૉ ન હોવા જોઈએ દરેક ઓપન ગોલ્સ અથવા દરેક ઓપન સબગોલ્સ માટે સપોર્ટિંગ કૉઝલ લિંક હોવી જરૂરી છે ત્યાં કોઈ થ્રેટ ન હોવા જોઈએ કોઈ એક એક્શન ના કારણે કોઈ પણ કૉઝલ લિંક જોખમમાં ન હોવી જોઈએ અને તે મુજબની સ્થિતિ હશે તો જ એક માન્ય પ્લાન બનશે આ કિસ્સામાં તે લિનીઅર પ્લાન છે જેને તમે શ્રેષ્ઠ પ્લાન પણ ગણી શકો છો અહીં આપણે ખુબ જ યોગ્ય પસંદગી કરી છે ખાસ કરી ને CHOOSE ઓપેરશન માં આ એક સપ્રમાણ પરિસ્થિતિ છે અહીં આપણી પાસે 2 વિકલ્પ હતા Pickup અને Pickup મેં અહીં Pickup પસંદ કર્યું જેના થકી આપણને આગળ પ્લાન મળ્યો જો Pickup પસંદ કર્યું હોય તો તમે જોઈ શકો છો કે આપણે ઓપ્ટિમલ પ્લાન ન બનાવી શક્યા હોત આપણે કોઈ લાંબો પ્લાન બનાવ્યો હોત કારણ કે જો તમે આ પછીની એક્શન તરીકે Pickup લઇ રહ્યા છો તો તમારે B ને ફરીથી નીચે મૂકવું પડશે અને પછી Pickup અને પછી C ને નીચે મૂકો અને પછી Pickup આ પ્લાન સ્પેસ પ્લાનિંગ નો મૂળ વિચાર છે આ એલ્ગોરિધમ છે ઘણા લોકો એ વિવિધ એલ્ગોરિધમ્સ વિકસાવી છે કેટલાક લોકો ફક્ત સોલ્યુશન થાય તે જ કાર્યસૂચિ રાખે છે અને તેઓ માર્ગ માં થ્રેટ ને રિસોલ્વ કરે છે એટલે કે ઓપન ગોલ્સ ને સોલ્વ કરવા આ એક વધુ સામાન્ય એલ્ગોરિધમ છે તમે આમાં ફેરફાર કરી શકો છો તમે કેટલાક હ્યુરીસ્ટિક્સ મૂકી શકો છો તમે અહીં જે બન્યું હતું તેનું અવલોકન કરો છો આપણે ઓપન ગોલ્સને અંતથી રિસોલ્વ કરવાના શરૂ કર્યા કારણ કે તેઓ વધુ ઓપન ગોલ્સ ઉત્પન્ન કરે છે અને આ બેકવર્ડ રિઝનિંગ જેવું હતું આપણે ગ્રાઉન્ડ લેવલ થી કામ કરી રહ્યા છીએ આપણે ફક્ત તે પગલાં પર વિચાર કરી રહ્યા છીએ જે આ ડોમેન માં લાગુ પડે છે પરંતુ જો તમે જાણતા હોવ તો ઉચ્ચ સ્તરની એક્શન્સ જેમ કે અહીંથી દિલ્હી જાવ હવે તે ગ્રાઉન્ડ લેવલ એક્શન નથી ગ્રાઉન્ડ લેવલ એક્શનમાં ઘણાં અન્ય પગલાં હશે જે તમે અહીંથી સ્ટેશને જાઓ છો તમે ટ્રેન પકડો છો વગેરે જો તમારી પાસે આ અધિક્રમિક એક્શન્સની કલ્પના છે જેનો અર્થ એ કે એવી એક્શન જે નાની એક્શન્સમાં વિઘટિત થઈ શકે છે તો આપણે ઉચ્ચ સ્તર ના પ્લાન વિશે વાત કરી શકીએ અને પછી તેને નિમ્ન સ્તર ના પ્લાનમાં સુધારીશું અને પછી આ વ્યૂહરચના જેના વિશે આપણે પહેલા વાત કરી હતી મીન્સ એન્ડ્સ એનાલિસિસ આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ માં સૂચવવામાં આવેલી પહેલી સ્ટ્રેટેજી છે જે 1960 ના દાયકા માં સાઈમન અને નેવેલ Simon Newell દ્વારા આપવામાં આવી છે તે મનુષ્ય દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવાની રીત પર આધારિત હતું મીન્સ એન્ડ્સ એનાલિસિસ નો મૂળ મતલબ એ થાય છે કે જેમ અહીં ફલૉ છે અને તેનું સોલ્યુશન છે સામાન્ય વિચાર એ છે કે તમારી પાસે ડિફરેન્સિસ છે અને તમારી પાસે ડિફરેન્સિસ માટેના રિઝોલ્વર્સ છે ડિફરેન્સિસ નો અર્થ શું છે આ ટ્રાવેલ ડોમેન માં હું કહું છું કે અહીંથી દહેરાદૂન જવાના મારા પ્લાનમાં ઘણા ડિફરેન્સિસ છે એક સૌથી મોટો ડિફરેન્સ એ છે કે હું અહીં છું હું દહેરાદૂન માં નથી તેથી તે અર્થમાં તે ફલૉ જેવું છે પરંતુ પછી તેને નીચલા સ્તરની એક્શન્સમાં વિઘટિત કરો પછી હું નક્કી કરું છું કે મારે આટલા સ્ટેપ્સ ની જરૂર છે મારે અહીંથી સ્ટેશન પર જવું પડશે ચાલો આપણે હજી નીચલા સ્તર પર જઈએ કે હું અહીંથી ગેટ પર જઈશ પછી ગેટ પર થી સ્ટેશન જઈશ ત્યાંથી ટ્રેન પકડવાની અને પછી દિલ્હી જવાનું છે અને તેથી મને ખ્યાલ આવે કે આ બધા ડિફરેન્સિસ છે જેને મારે ઉકેલવા છે એક ડિફરેન્સ એ છે કે હું ચેન્નઈમાં છું દહેરાદૂનમાં નથી મારી પાસે એક ડિફરેન્સ ઓપરેટર ટેબલ હશે જે કહેશે કે જો અંતર 500 કિલોમીટરથી વધુ છે તો તમારે ટ્રેન અથવા ફ્લાઇટ લેવી જોઇએ જો અંતર 100 અને 500 ની વચ્ચેનું હોય તો તમે બસ લઇ શકો છો અને પછી મીન્સ એન્ડ્સ એનાલિસિસ વિશેની મુખ્ય બાબત એ છે કે જો તમારી પાસે ડિફરેન્સિસ અને ઓપરેટર્સ હોય તો તમારે પહેલાં સૌથી મોટો ડિફરેન્સ પસંદ કરવો જરૂરી છે સૌથી મોટો ડિફરેન્સ એ હશે કે હું ચેન્નાઇમાં છું હું દિલ્હીમાં નથી અને મારે તે ડિફરેન્સ નો ઉકેલ લાવવો પડશે હું તેના માટે કોઈ એક્શન અથવા પ્લાન પસંદ કરીશ ધારો કે એક્શન છે ચેન્નાઈ સેન્ટ્રલ થી દિલ્હી સુધીની ટ્રેન લેવાની અને પછી ફક્ત નાના ડિફરેન્સ બાકી છે જેમ કે હું અહીં છું ચેન્નાઈ સેન્ટ્રલ સ્ટેશનમાં નથી ધારો કે દિલ્હી થી દહેરાદૂન બસ ની મુસાફરી ની એક્શન છે તો પછી હું દિલ્હી સ્ટેશન પર હોઈશ પરંતુ હું બસ સ્ટેશન પર નથી જ્યાંથી મને દહેરાદૂન ની બસ મળશે તમે મોટા ડિફરેન્સ ને પહેલા સંબોધિત કરો છો અને નીચલા ડિફરેન્સ પછી છે તેથી ડિફરેન્સિસ એ એન્ડ્સ છે અને ઓપરેટર્સ એ એન્ડ્સ ને પ્રાપ્ત કરવા માટે ના મીન્સ છે મીન્સ એન્ડ્સ એનાલિસિસ એમ કહે છે કે તમારે ડૂ માઇનનું વિશ્લેષણ કરવું જોઈએ અને પ્રથમ તેમને ઓછી માટે મોટી વધુ મહત્વપૂર્ણ વસ્તુઓ જુઓ તેમને સંબોધિત કરો અને પછી ઓછી મહત્વપૂર્ણ બાબતોને જુઓ આનું 1 રસપ્રદ ઉદાહરણ ટાવર ઓફ હનોઈ છે જેની સાથે આપણે પરિચિત હોવા જોઈએ જો તમે લોકેશન A થી લોકેશન C સુધી 5 ડિસ્ક ખસેડવા ઇચ્છતા હોવ તો તો ત્યાં 5 ડિફરેન્સ છે સૌથી નાની ડિસ્ક A માં છે C માં નથી તેના થી મોટી ડિસ્ક પણ A માં છે C માં નથી જો આપણે આ ડિફરેન્સિસ ને કોઈ ક્રમ માં ગોઠવીએ જેમ કે જેટલી મોટી ડિસ્ક એટલો મોટો ડિફરેન્સ તો મીન્સ એન્ડ્સ એનાલિસિસ કહે છે કે પ્રથમ મોટી ડિસ્કને ગંતવ્ય સુધી પહોંચાડો તે પછી બીજી ડિસ્ક ની ચિંતા કરો અને પછી અલબત્ત તમે રિકર્સીવ અલ્ગોરિધમ્સ થી પરિચિત છો refer time 4656 તે આમાંથી આપમેળે બહાર આવશે તમે N 1 ડિસ્ક ને B તરફ ખસેડો અને પછી આ મોટામાં મોટી ડિસ્ક C માં ખસેડો તે બધાને મીન્સ એન્ડ્સ એનાલિસિસ ના વિશિષ્ટ કેસ તરીકે જોઈ શકાય છે અને માનવ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તેમના પુસ્તકમાં લાંબા સમય પહેલા પ્રસ્તાવ મૂક્યો હતો આપણે અત્યાર સુધી પ્લાનિંગ માટે જે પણ અલ્ગોરિધમ્સ જોઈ છે કેટલાક અર્થમાં તે પ્રાચીન છે તે બધી છેલ્લી સદીમાં વિકસિત થઇ છે તે સૂચવે છે કે જે કંઈપણ આ એલ્ગોરિધમ્સને યોગ્ય કરવાનો પ્રયાસ કરે છે સમસ્યા સખત સદસ્યની છે આપણે કહ્યું હતું કે સ્પ્લિટ ડોમેન પણ સૌથી સરળ આયોજન ડોમેન ભાગરૂપે પૂર્ણરૂપે પૂર્ણ થયેલ છે આપણે સરળ ડોમેન્સમાં પણ ફક્ત 5 થી 10 સ્ટેપ્સ સુધી ના પ્લાન શોધી શકીએ છીએ જો તમે એવી સમસ્યા સોલ્વ કરો છો કે જેમાં 5 10 સ્ટેપ્સ સુધી ના ઉકેલ હોય તો આપણે તે એલ્ગોરિધમ્સ નો ઉપયોગ કરી શકીએ પછી 1995 માં બે સંશોધકો એક નવા વિચાર અને અલ્ગોરિધમ્સ સાથે આગળ આવ્યા જે આ આખી વસ્તુને ખૂબ જ અલગ રીતે જુએ છે તે અલ્ગોરિધમ ને ગ્રાફ પ્લાન કહેવામાં આવે છે સમયની સાથે તેના ઘણા વેરિએશન પણ આવ્યા આ અલ્ગોરિધમ ની મદદ થી તમે અનેક ગણી લંબાઈ ના પ્લાન શોધી શકો છો જેમ કે ગોલ સ્ટેક પ્લાનિંગ અથવા આમાંના કોઈપણ અલ્ગોરિધમ્સ થી આપણે 10 સ્ટેપ્સ ની લંબાઈ વાળા પ્લાન શોધી શકીએ છીએ આપણે આ નવા અલ્ગોરિધમનો ઉપયોગ કરીને 100 ગણી લંબાઈ ના પ્લાન્સ શોધી શકીએ છીએ અલબત્ત આપણી પાસે આ કોર્સમાં ગ્રાફ પ્લાન એલ્ગોરિધમ્સનો વિગતવાર અભ્યાસ કરવાનો સમય નહીં હોય પરંતુ આગામી વર્ગમાં હું ફક્ત આ અલ્ગોરિધમ્સ નો પરિચય આપીશ આ અલ્ગોરિધમ્સ પ્લાનિંગ ની દુનિયામાં લેન્ડ માર્ક એલ્ગોરિધમ્સ છે અને આ કોર્સમાં પ્લાનિંગ તે પછી સમાપ્ત થશે તેથી હું અહીં વિરામ લઈશ વિદ્યાર્થી આ બતાવે છે કે A2 તે A ની પહેલા થવું જોઈએ આ બતાવે છે કે A1 તે A પહેલા થાય છે અહીં પ્રમોશન છે તેથી A1 પહેલાં A થવું જોઈએ Holding તે લંબાઈનો ભાગ નથી માફ કરશો વિદ્યાર્થી અહીં Holding તે લંબાઈનો ભાગ નથી અહીં આપણે B ને C પર સ્ટેક કર્યા પછી Pickup કરીશું પછી તમારી પાસે આ Holding છે જે એક્શન નથી તે એક પ્રેડિકેટ છે તેથી મેં તેના પર એક વર્તુળ દોર્યું છે તે પછી A ને B પર સ્ટેક કરો તે પ્લાનનું છેલ્લું પગલું છે આપણે અહીં અટકીશું